નમસ્કાર મિત્રો આ અઠવાડિયામાં આપણે સર્કિટની લિનીયારીટી વિષે ચર્ચા કરીશું અને પછી સોર્સ ટ્રાન્સફોર્મેશન ની ચર્ચા કરીશું અગાઉના લેક્ચરમાં આપણે ડયુઆલીટી વિષે ચર્ચા કરેલ હતી ઉપરોક્ત 3 અગત્યના સર્કિટ ગુણધર્મનો સંદર્ભ લઈ અને એક નેટવર્ક થીયરમ શરૂ કરીએ જેને થેવેનિન થીયરમ પણ કહે છે સર્કિટની દ્રષ્ટિએ થેવેનિનનો થીયરમ ખુબ જ અગત્યનો છે જ્યારે તમે ઘરમાં ઉપકરણોને પ્લગ સાથે જોડો છો ત્યારે ઉપકરણના વોલ્ટજ અને કરન્ટ ને એનેલાઈઝ કરી શકો છો વળી સર્કિટની ના ચોક્કસ પ્લગ કે જે બ્લોક પ્લગ પોઇન્ટની બહાર હોય છે તેની અવગણના કરીશું આમ જુદાં જુદાં ઉપકરણ માટે જ્યારે તમે સર્કિટના પેરામીટર જેવા કે વોલ્ટેજ અને કરન્ટ ને એનેલાઈઝ કરો છો ત્યારે શું થાય છે તે હવે આપણે જોઈશું હવે જુદાં જુદાં ઉપકરણો માટે તેનું પોતાનું કરન્ટ લેવલ હશે અને બધા જ ઉપકરણોમાં વોલ્ટેજ લેવલ લગભગ સમાન હોય છે હવે જો આ કિસ્સામાં તમે ઉપકરણોનો અભ્યાસ કરતા હો તો તમે સર્કિટને એનેલાઈઝ કઈ રીતે કરશો તો સર્કિટ એનાલીસીસની કન્વેન્શનલ રીત માટે તમારે શું કરવું જોઈએ તે પ્રશ્ન તમને થશે તો તેના માટે તમારે એક સંપુર્ણ પાવર સિસ્ટમ નેટવર્ક લેવું જોઈએ તો તે કદમાં ખુબ જ મોટું હોય છે અને તેનો અંત હજારો મેશ નેટવર્ક અથવા નેટવર્કમાં હજારો નોડ સાથે થાય છે હવે જો તે તમે મેશ એનાલીસીસ અથવા નોડલ એનાલીસીસથી શરૂ કરશો તો ઘણો બધો સમય લાગે છે અને સમય મર્યાદામાં કરવું લગભગ અશક્ય થશે આમ તે સમસ્યાને ઉકેલવા માટેના વૈકલ્પિક માર્ગો કે જે તમે પાવર સિસ્ટમ નેટવર્કના સરવાળાને રજૂ કરી શકો છો જે તે ચોક્કસ પ્લગ પોઇન્ટની બહાર છે પછી કોઈ ચોક્કસ લોડને એનેલાઈઝ કરો અથવા તો કોઈ ચોક્કસ વેરીએબલ એલીમેન્ટ કે જેમાં તમે ખરેખર રસ ધરાવો છો તેનું તમે એનાલીસીસ કરી શકો છો આ સમસ્યાને હલ કરવા માટે જે થીયરીનો ઉપયોગ કરીએ છીએ તેને થેવેનિનની થીયરમ કહે છે કારણ કે તે એક તેવી તકનીક પૂરી પાડે છે જેના દ્વારા સર્કિટનો નિશ્ચિત ભાગ તેની ઈક્વીવેલેન્ટ સર્કિટ દ્વારા બદલવામાં આવે છે હવે થેવેનિન થીયરમ પ્રમાણે આકૃતિની ડાબી બાજુએ જે લિનીયર સર્કિટ છે તેને જમણી બાજુ દ્વારા બદલી શકાય છે તો હવે તમે એવું અનુમાન કરી શકો છો કે આ એ 2 બિંદુ છે જ્યાં તમે ઘરમાં પ્લગ જોડો છો હવે બહારથી તમને એવું લાગશે કે તે લિનીયર સર્કિટ છે હવે તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે સર્કિટ લિનીયર હશે ત્યારે જ થેવેનિન થીયરમ લાગુ પાડી શકાય છે હવે આપણે એવું ધારીએ કે સર્કિટમાં આપણે જે પ્લગ પોઈન્ટ લગાવેલ છે તે લિનીયર સર્કિટ છે જેમાં તમે એક ચોક્કસ સેગમેન્ટને તેની ઈક્વીવેલેન્ટ સર્કિટ દ્વારા બદલી શકો છો જ્યાં તમારી પાસે એક વોલ્ટેજ સૌર્સ અને એક રેસિસ્ટન્સ છે આમ લોડ કે જેને તમે વિવિધ સર્કિટ માટે વોલ્ટેજ અને કરન્ટ જેવા એલીમેન્ટ માટે એનાલીસીસ કરી રહ્યા છો તે લોડને ઈક્વીવેલેન્ટ સર્કિટની સાથે જોડી રાખો જે તે ચોક્કસ લોડ ટર્મિનલની બહાર છે આમ આ નોડ a b ની ડાબી બાજુની સર્કિટને થેવેનિન ઈક્વીવેલેન્ટ સર્કિટ કહેવામાં આવે છે આ ખ્યાલ એમ લિયોન થેવેનિન દ્વારા 1883 માં વિકસાવવામાં આવ્યો હતો જે ફ્રેન્ચ ટેલિગ્રાફ એન્જિનિયર હતા તો આ થેવેનિન થીયરમ આપણને શું કહે છે તો તેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે કોઈ 2 ટર્મિનલ ધરાવતી એક લિનિયર સર્કિટ ને બદલાવીને તેને ઈક્વીવેલેન્ટ સર્કિટ દ્વારા દર્શાવી શકાય છે જેમાં એક વોલ્ટેજ સોર્સ Vth ની સાથે સીરીઝમાં રેઝિસ્ટર Rth જોડેલ છે Vth એ ટર્મિનલ પાસેનો ઓપન સર્કિટ વોલ્ટેજ છે અને Rth એ ટર્મિનલ પાસેનો ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ છે જ્યારે ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરવામાં આવેલ છે હવે જ્યારે આપણે Rth ની ગણતરી કરીશું ત્યારે ઈન્ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરી અને તેની ઈક્વીવેલેન્ટ સર્કિટ બનાવીશું અહીં ઈન્ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરવાનો અર્થ એ થાય છે કે જો તમારી પાસે સ્વતંત્ર વોલ્ટેજ સોર્સ હશે તો તમે તે સર્કિટ શોર્ટ કરશો અને જો તમારી પાસે સ્વતંત્ર કરન્ટ સોર્સ હશે તો તમે તે સર્કિટને ઓપન રાખશો હવે થેવેનિન થીયરમ ની સમસ્યા એ છે કે તમારે એ ઓળખવું પડશે કે કઈ રીતે તમે Vth અને Rth ની કિંમતની ગણતરી કરો છો તો આપણે જે ચર્ચા કરી તેને યાદ કરી અને ઈક્વેવેલેન્ટ સર્કિટના કિસ્સામાં આપણે Vth અને Rth ની ગણતરી કેવી રીતે કરશો તેને આપણે હવે સરળતાથી સમજી શકીએ છીએ હવે ધારો કે નીચે બતાવેલ બે સર્કિટ છે જે ઈક્વીવેલેન્ટ છે અને ત્યાં અજાણ્યો લિનીયર નેટવર્ક છે જ્યાં આપણે જાણતા નથી કે તે બે ટર્મિનલ લિનીયર સર્કિટની અંદર અને બહાર શું છે અહીં આપણે ટર્મિનલ a b ના અક્રોસમાં લોડને જોડ્યો છે ટર્મિનલ a b અક્રોસનો વોલ્ટેજ V છે અને બાહ્ય સર્કિટમાંથી લોડમાં વહેતો કરન્ટ I છે હવે જો આપણે બાહ્ય સર્કિટને થેવેનિન ઈક્વીવેલેન્ટ સર્કિટ સાથે બદલીએ છીએ જે રેઝિસ્ટન્સ Rth સાથે થેવેનિન વોલ્ટેજ Vth સીરીઝમાં છે હવે જો તમારી પાસે ટર્મિનલ પાસેની V I લાક્ષણિકતા સમાન હશે હવે જ્યારે તમે આ ચોક્કસ સર્કિટ માટે લોડ બહાર લો છો તો તેને બહારની સર્કિંટ સાથે ઈક્વીવેલેન્ટ ગણવામાં આવશે તો તમારે એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે જ્યારે તમારી પાસે વોલ્ટેજ કરન્ટનો સંબંધ બંને સર્કિટ માટે ટર્મિનલ ઉપર સમાન હશે ત્યારે આ સર્કિટ ઈક્વીવેલેન્ટ તરીકે યોગ્ય થશે હવે લોડને દુર કરી a b ને ઓપન સર્કિટ કરીએ ત્યારે લોડમાંથી કોઈ કરન્ટ પસાર થશે નહી હવે ટર્મિનલ a b ના અક્રોસમાં જ્યારે ઓપન સર્કિટ વોલ્ટેજ હોય ત્યારે આ સર્કિટમાં ડાબી બાજુએ રહેલા વોલ્ટેજ એ સર્કિંટની જમણી બાજુ એ રહેલા વોલ્ટેજ સોર્સ Vthને સમાન જ હશે આમ તેનો અર્થ એ થયો કે જો તમે લોડને દુર કરો તો અહીંથી ટર્મિનલ a b ને અક્રોસમાં થોડોક વોલ્ટેજ હોવો જોઈએ હવે જો તમે અહીંથી લોડ દુર કરો તો એટલો જ વોલ્ટેજ a b ના અક્રોસમાં આવે છે જે V જેટલો જોવા મળે છે આમ આ ચોક્કસ ઈક્વીવેલેન્સીને ધ્યાનમાં રાખી અને તમે Vth ના વોલ્ટેજને ઓળખી શકો છો કારણ કે Vth એ ટર્મિનલની અક્રોસમાં રહેલો ઓપન સર્કિટ વોલ્ટેજ છે હવે જ્યારે તમે લોડને દુર કરો છો ત્યારે તમને કઈંક વોલ્ટેજ મળશે જેને આપણે Vth કહીશું એ જ રીતે જો લોડને દુર કરીશું તો થેવેનિન ઈક્વીવેલેન્ટ માટે ફરીથી આપણને voc મળશે હવે આ બંને voc સમાન છે કારણ કે આ voc એ બીજુ કંઈ નથી પરંતુ Vth છે કેમ કે જ્યારે આ ઓપન સર્કિટ હોય છે ત્યારે આ ચોક્કસ સેગમેન્ટમાંથી કરન્ટ પસાર થતો નથી હવે જો તમે લોડ દુર કરો છો ત્યારે કરન્ટ તેમાંથી પસાર થતો નથી આ કિસ્સામાં વોલ્ટેજએ બીજું કંઈ નથી પરંતુ Vth છે આમ લિનીયર બે ટર્મિનલ સર્કિટમાં ટર્મિનલ a b ને અક્રોસ વોલ્ટેજ કે જે Vth બરાબર થાય છે હવે ફરીથી લોડને કનેક્શન માંથી છોડી નાખીએ છીએ કારણ કે ટર્મિનલ a b પાસે તમારી પાસે ઓપન સર્કિંટ છે અને વળી તમારે બધા જ સ્વતંત્ર સોર્સને બંધ કરવા જરૂરી છે હવે અહીં સ્વતંત્ર સોર્સને બંધ કરવાનો અર્થ એ થાય છે કે જો તમારી પાસે ટર્મિનલની અંદર વોલ્ટેજ સોર્સ હશે તો તેને શોર્ટ સર્કિટ સાથે તેને બદલવું પડશે અને જો તમારી પાસે કરન્ટ સોર્સ હશે તો તેને ઓપન સર્કિટ સાથે બદલવું પડશે આ કિસ્સામાં શું થશે તો આ કિસ્સામાં લિનીયર ટર્મિનલ ધરાવતી સર્કિટ જે છે તે બીજું કંઈ નથી પરંતુ એક નિર્જીવ સર્કિટ છે કારણ કે ત્યાં એક પણ સોર્સ ઉપલબ્ધ નથી હવે જ્યારે બે ટર્મિનલ a અને b ની વચ્ચે ઈક્વીવેલેન્ટ સર્કિટ માપો છો જે બંને કિસ્સા માટે સમાન હોવા જોઈએ એક કિસ્સો કે જેમાં લિનીયર બે ટર્મિનલ સર્કિટ તમારી પાસે હશે જેમાં બધા જ સોર્સને બંધ રાખવા પડશે અહીં તમે Rth માપી શકો છો હવે આ જ રીતે જો તમે Rth માપો છો તો તમને આ કિંમત મળશે કારણ કે આ કિસ્સામાં તે શોર્ટ સર્કિટ હોવા જોઈએ આમ આ કિસ્સામાં તમારી પાસે જે કોઈપણ રેઝિસ્ટન્સ હશે તે બંને કિસ્સામાં તમે જોઈ શક્શો કે ઈનપુટ રેઝિસ્ટન્સ કે જે બધા જ સ્વતંત્ર સોર્સ સાથે લિનીયર સર્કિટના અક્રોસમાં શુન્ય બરાબર થાય છે જે Rth બરાબર હોવા જોઈએ આમ આ બે શરતો સાથે તમે મહત્વના પેરામીટરની કિંમત શોધી શકો છો જે થેવેનિન થીયરમની જરૂરીયાત છે જે Vth અને Rth છે હવે તમારે અલગ અલગ 2 કિસ્સામાં Rth ની કિંમત શોધવાની છે તો પ્રશ્ન એ છે કે આ બે અલગ અલગ કિસ્સા ક્યાં હોઈ શકે તો ચાલો આપણે પહેલો કિસ્સો જોઈએ હવે જો નેટવર્ક પાસે જોઈ આશ્રિત સોર્સ ના હોય તો જેમ આપણે વોલ્ટેજ ને શોર્ટ સર્કિટ તરીકે તેમજ કરન્ટ સોર્સને ઓપન સર્કિટ તરીકે બનાવ્યું તેટલી જ સરળ રીતે બધા જ સ્વતતંત્ર સોર્સને બંધ કરી શકીએ છીએ અને પછી Rth એ નેટવર્કનો ઈનપુટ રેઝિસ્ટન્સએ ટર્મિનલ a અને b ની વચ્ચે રહેલ છે તો જ્યારે બધા જ ઈન્ડીપેન્ડન્ટ સોર્સને શુન્ય રાખીએ છીએ ત્યારે રેઝિસ્ટન્સના ઈનપુટને ટર્મિનલ a b માંથી જોઈ શકો છો જે તમને સરળતાથી થેવેનિન રેઝિસ્ટન્સ આપે છે હવે બીજા કિસ્સામાં જ્યારે નેટવર્ક પાસે ડીપેન્ડન્ટ સોર્સ હશે ત્યારે ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરી શકતા નથી કારણ કે તેને કોઈ સર્કિટ વેરીએબલ દ્વારા કોઈપણ રીતે નિયંત્રિત કરી શકાય છે તો આ કિસ્સામાં તમે સરળતાથી ફકત ઇનડીપેન્ડન્ટ સોર્સને બંધ કરી શકો છો અને ડીપેન્ડન્ટ સોર્સને ચાલુ રાખો છો પછી તમે સર્કિટને એનેલાઈઝ કરી શકો છો તો પ્રશ્ન એ થશે કે કઈ રીતે તો તમે સરળતાથી a b ટર્મિનલ પર એક વોલ્ટજ v0 લાગુ કરી અને કરન્ટ i0 શોધી શકો છો અહીં સર્કિટ કે જે બધા જ સ્વતંત્ર સોર્સ સાથે શુન્ય બરાબર થાય છે અને આશ્રિત સોર્સ કે જે હાલ અસ્તિત્વમાં છે આ કિસ્સામાં ટર્મિનલ a b ના અક્રોસમાં એક વોલ્ટેજ v0 લાગુ કરી શકીએ છીએ અને કરન્ટ i0 ની કિંમત માપી શકો છો હવે આ કિસ્સામાં શું થશે તો જે કોઈ કરન્ટ હશે તે ટર્મિનલ a b માંથી પસાર થઈ અને વોલ્ટેજ જે ડિવાઈડ થાય છે તેને હવે તમે લાગુ કરો છો તો હવે v નોટ ને I નોટ સાથે ભાગાકાર કરતાં તમને થેવેનિન ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સની કિંમત મળે છે જે Rth છે બીજી રીતે Rthને કરન્ટ સોર્સમાં દાખલ કરી અને ત્યારબાદ માપી શકાય છે આમ આ 2 ટર્મિનલના અક્રોસમાં વોલ્ટજ સોર્સને બદલે કરન્ટ સોર્સ લાગુ કરી શકો છો તો હવે તમે શું કરશો હવે જ્યારે તમે કરન્ટ ને બદલે કરન્ટ સોર્સ લાગુ કરો છો કે જેને અહીં તમે માપો છો અહીં તમે ટર્મિનલ a b ના અક્રોસમાં વોલ્ટેજને માપો છો હવે ફરીથી Rth કે જે ટર્મિનલ a b ના અક્રોસમાં વોલ્ટેજ દ્વારા આપો છો તેને કરન્ટ સોર્સ દ્વારા લાગુ પાડવામાં આવતા કરન્ટ વડે ભાગી શકો છો આમ Rth એ બીજું કંઈ નથી પરંતુ v0 i0 છે હવે આ બંને કિસ્સામાં તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો આ બંને કિસ્સામાં તમને Rth ની સમાન કિંમત મળે છે આ રીતે તમને સરખું પરિણામ મળશે હવે Rthની જો તમે ગણતરી કરો છો તો તેની ઋણ કિંમત મળે છે જે સુચવે છે કે સર્કિટ પાવર પ્રદાન કરે છે અહીં તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે જો Rth ઋણ હોય ત્યારે તમારો ઉકેલ સાચો હોય અથવા તો ના પણ હોય તેથી ક્યારેક Rth ઋણ પણ હોવો જોઈએ અને એ પણ શક્ય છે કે સર્કિટ પાસે ડીપેન્ડન્ટ સોર્સ હશે હવે આ થીયરી કે જેમાં સર્કિટ એનાલીસીસ ખુબ જ અગત્યની છે કારણ કે તે સર્કિટને સરળ બનાવે છે આમ તમારા અભ્યાસની બહારના વિસ્તારમાં સર્કિટ ગમે તેવડી મોટી હોય તો તમે તેને નેટવર્ક જેવી સરળ બનાવી શકો છો કે જે થેવેનિન ઈક્વીવેલેન્ટ જેવી થશે પરંતુ તે તમારા અભ્યાસના વિસ્તારની બહાર છે હવે તમે તેને VTh અને Rth દ્વારા બદલી શકો છો અને સર્કિટને એનેલાઈઝ કરવા માટે આ એક ચોક્કસ ઈક્વીવેલેન્ટ સર્કિટનો ઉપયોગ કરો છો જેમાં તમે રસ ધરાવો છો આમ થેવેનિન ઈક્વીવેલેન્ટની રિપ્લેસમેન્ટ ટેકનિક કે જે આપણી સર્કિટને ડિઝાઈન કરવા માટેનું ખુબ જ શક્તિશાળી સાધન છે હવે આપણે જેમ ચર્ચા કરી તેમ વેરીએબલ લોડ સાથે ની લિનિયર સર્કિટને થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા દર્શાવી શકાય છે જેમાં લોડ ની ગણતરી કરાતી નથી હવે આ ઈક્વીવેલેન્ટ નેટવર્ક એક્ષટર્નલ સર્કિટની જેમ જ વર્તન કરશે કારણ કે તમે જ્યારે એક્ષટર્નલ સર્કિટની થેવેનિન ઈક્વીવેલેન્ટ બનાવો છો ત્યારે તેની vi લાક્ષણિકતાને ઈક્વીવેલેન્ટ રાખેલ હોય છે તો હવે તમે અલગ અલગ લોડ વોલ્ટેજ અને લોડ કરન્ટ ની કિંમતની ગણતરી કઈ રીતે કરશો તો ચાલો હવે આપણે એક સરળ સર્કિટ લઈશું અને આપણે લોડ રેઝિસ્ટન્સ RL માંથી કેટલી કિંમતનો કરન્ટ પસાર થશે એ શોધવાનો પ્રયત્ન કરીએ હવે તમે અહીં શું કરશો તો તમે લોડ RL ને તેના થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલાવો જે VTh અને Rth છે તો RL કે જે તમારો લોડ હોવો જોઈએ અને અહીં એક રેઝિસ્ટન્સ Rth કે જે થેવેનિન ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ પણ હોવો જોઈએ જે બંને વોલ્ટેજ સોર્સ મારફતે જોડાયેલ છે જે બીજું કંઈ નથી પરંતુ થેવેનિન વોલ્ટેજ છે આમ આ ઓરીજીનલ સર્કિટની આ ઈક્વીવેલેન્ટ સર્કિટ છે અહીં લિનીયર સર્કિટ કે જે આપણા માટે જાણીતી નથી હવે આપણે ફક્ત તેને થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલીએ છીએ હવે આપણે કરન્ટ IL ની કિંમતની કઈ રીતે ગણતરી કરીશું તે જોઈએ તો સરળ રીતે કરન્ટ IL ની કિંમત IL Vth RthRL હોવી જોઈએ જે બીજું કંઈ નથી પરંતુ તે કિર્ચોફના વોલ્ટેજનો નિયમ છે અને તે લાગુ પાડી અને કરન્ટ IL ની કિંમત મેળવી શકો છો હવે લોડ ના અક્રોસમાં વોલ્ટેજ VL IL RL VTh RL Rth RL મળે છે હવે જ્યારે તમે RTh અને VT ની કિંમત મેળવો છો ત્યારે તમે લોડના અક્રોસમાં વેરીએબલને શોધી શકો છો જે વોલ્ટેજ અને કરન્ટ છે હવે જો તમારી પાસે એક થી વધારે કિસ્સા હોય અથવા તો એક થી વધારે લોડ હોય ત્યારે તમારે કરન્ટ અથવા તેને અક્રોસ લોડ વોલ્ટેજ શોધીશુ અહીં સર્કિંટમાં બીજું કંઈ એટલે કે RTh અને VTh માં કોઈ બદલાવ કરવાની જરૂર રહેતી નથી તમારે ફકત ટર્મિનલ a અને b ના અક્રોસમાં લોડને બદલાવતું રહેવું પડશે આમ લોડના રેઝિસ્ટન્સ પરથી કરન્ટ બદલાતો રહેશે તમારે સર્કિટને ફરીથી ગોઠવવાની જરૂર રહેતી નથી અથવા તો તમારે સંપૂર્ણ માહિતીની પ્રક્રિયા વારે વારે કરવાની જરૂર નથી તમારે ફક્ત લોડને બદલાવી અને તેની સુધારેલ કિંમત શોધવાની રહેશે આમ તે જ્યારે બે ટર્મિનલ સાથે જોડાયેલા હોય ત્યારે એક થી વધારે કિસ્સા પર પ્રક્રિયા કરવી ખૂબ જ સરળ રહેશે હવે આ ખાસ પાસાને એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમાં તમે અહીં જોશો કે આ આક્રુતિમાં એક સર્કિંટ આપેલ છે જેમાં આપણે ટર્મિનલ a bની ડાબી બાજુએ થેવેનિન ઈક્વીવેલેન્ટ શોધવો છે હવે આ ટર્મિનલ a b છે હવે જ્યારે RL 6 ઓહ્મ અથવા તો 36 ઓહ્મ થાય છે ત્યારે લોડ માંથી પસાર થતો કરન્ટ શોધવો છે અહીં તમે જોશો કે આ એક વેરીએબલ લોડ છે જેને આપણે સતત બદલતાં રહેવું પડશે તમારે જુદાં જુદાં લોડની શરતો ને આધારે લોડમાંથી પસાર થતા કરન્ટની કિંમત શોધવી છે આ ચોક્કસ કિસ્સા માટે બે અલગ અલગ લોડિંગ શરતોને ધ્યાનમાં લઈશું જ્યાં RL એ 6 ઓહ્મ અને 36 ઓહ્મ છે હવે આપણે 32 વોલ્ટને બંધ કરી અને થેવેનિન રેઝિસ્ટન્સ શોધીશું હવે જ્યારે તમે વોલ્ટેજ સોર્સને બદલાવો છો ત્યારે તે સર્કિટ શોર્ટ થઈ જાય છે અને આપણી પાસે બીજો 2A જેટલો કરન્ટ સોર્સ છે આમ આપણે તેને સરળ રીતે ઓપન સર્કિટ બનાવીશું તો આ કિસ્સામાં સુધારેલ સર્કિટ શું હશે તે આપણે જોઈએ જેમાં આપણી પાસે 4 ઓહ્મ રેઝિસ્ટન્સ એ 12 ઓહ્મ ના રેઝિસ્ટન્સની સાથે પેરેલલમાં છે અને પછી અંતે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે તે સીરીઝ પેરેલલ સંયોજન બનાવે છે હવે રેઝિસ્ટન્સને આ ચોક્કસ ટર્મિનલ a અને b મારફતે જોવો છો અને તેના દ્વારા તમને RTh ની કિંમત 4 ઓહ્મ મળશે કારણ કે આ બે રેઝિસ્ટન્સના પેરેલલના સંયોજન એ તમને સીરીઝમાં 3 ઓહ્મ વત્તા 1 ઓહ્મ આપશે અને અંતે RTh ની કિંમત 4 ઓહ્મ મળે છે અને હવે પછીનું સ્ટેપ થેવેનિન વોલ્ટેજ શોધવાનું છે થેવેનિન વોલ્ટેજ શોધવા માટે આપણે એક સર્કિટને વિચારીએ અને અગાઉના લેક્ચરમાં આપણે જે કંઈ જોયું તે બધા જ અભ્યાસને જો આપણે ધ્યાનમાં લઈએ તો તેમાં મેશ સમીકરણ કે જે ખાસ અગત્યનું છે કારણ કે અહી તમે જોશો તો તમે 2 મેશ સર્કિટ બનાવો છો અને તેમાં મેશ કરન્ટ i1 અને i2 જે આ બે મેશ ના અક્રોસમાં છે હવે તમારે ટર્મિનલ a b ના અક્રોસમાં વોલ્ટેજ VTh શોધવાનો રહેશે હવે અહી અગત્યની વાત એ છે કે આ ખાસ સર્કિટમાં 10 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી કોઈ જ કરન્ટ પસાર થતો નથી કારણ કે ટર્મિનલ a b એ ઓપન સર્કિટ છે આમ જો ખરેખર જોવા જઈએ તો કોઈ જ કરન્ટ તેમાંથી પસાર થતો નથી એટલે કે કરન્ટ i કે શુન્ય હશે હવે જ્યારે કરન્ટ i શુન્ય છે ત્યારે VTh ને આના અક્રોસ માં સીધી રીતે લાગુ પડવો જોઈએ તેનો અર્થ એ થયો કે બધું જ સમાન હોવું જોઈએ કારણ કે તે બધા જ એકબીજાને પેરેલલમાં છે આમ VTh જે બીજું કંઈ નથી પરંતુ વોલ્ટેજ છે જે આ ચોક્કસ નોડમાંથી આવે છે આમ VTh આ નોડની કિંમત હોવી જોઈએ હવે આ બે લુપ માટે મેશ એનાલીસીસલાગુ કરીએ જે 32 4i1 12 0 i2 −2A મળે છે આમ તમને 2 સમીકરણ મળે છે જેમાં તમારે i2 શોધવાનો રહેશે અને પછી તમારે i2 ની કિંમત આ સમીકરણમાં મુકવાની રહેશે અને તમને કરન્ટ i1 કે જે 0 5 એમ્પિયર મળશે હવે જે તમને કરન્ટ i1 અને i2 ની કિંમત મળેલ જેની કિંમત VTh મુકતાં VTh 12 12 0 5 2 30V હવે મેશ સમીકરણ ને બદલે નોડલ સમીકરણ લાગુ કરી શકો છો આમ હવે જો તમે નોડલ એનાલીસીસઆ નોડ પર લાગુ કરો છો કારણ કે આ એ નોડ છે જ્યાં તમે વોલ્ટેજ VTh ને જોઈ શકો છો હવે અહીં નોડલ એનાલીસીસ લાગુ કરો છો તેનો અર્થ એ થયો કે તમારે અહીં કિર્ચોફનો કરન્ટ માટેના નિયમનો ઉપયોગ કરો તો શું થશે હવે તમે જોઈ શકો છો કે નોડમાંથી કેટલો જુદો જુદો કરન્ટ પસાર થઈ શકે છે અને તે શુન્ય બરાબર છે કારણ કે આ ચોક્કસ નોડ પર કરન્ટ નો કુલ સરવાળો શુન્ય હોવો જોઈએ તો હવે પ્રશ્ન એ છે કે ડાબી બાજુથી આવતો કરન્ટ કેટલો હોવો જોઈએ તો તે 32 Vth4 જેટલો હોવો જોઈએ આમ સમીકરણનું આ પ્રથમ પદ મળે છે તેના પછી 2A જેટલો કરન્ટ કે જે આ દિશામાં વહે છે આમ તમે અહીં સરળતાથી 2 એમ્પિયર જેટલી કિંમત મુકી શકો છો ત્રીજું કે જેમાં કરન્ટ આ દિશામાંથી પસાર થાય છે આ દિશામાંથી પસાર થતો કરન્ટ કે જે આ 2 કરન્ટ ના સરવાળા જેટલો હોવો જોઈએ આમ અંતે તે VTh ભાગ્યા 12 બરાબર થાય છે કારણ કે વોલ્ટેજ કે જે VTh જેટલો છે અને સંદર્ભિત નોડ અને નોડ ની વચ્ચે 12 ઓહ્મ જેટલો રેઝિસ્ટન્સ જોડેલ છે તમને સરળતાથી આ સમીકરણ મળશે જ્યારે તમે નોડલ એનાલીસીસ લાગુ કરો છો હવે જો તમે ફરીથી પદ ગોઠવી અને સાદુરૂપ આપો તો તમને થેવેનિન વોલ્ટેજ 30V જેટલો મળે છે આ રીતે કાં તો તમે મેશ એનાલીસીસ લાગુ કરી શકો અથવા તો નોડલ એનાલીસીસ આ બંને માં થેવેનિન વોલ્ટેજ તમને સમાન મળે છે હવે તમારી આ ચોક્ક્સ આક્રુતિમાં ઈક્વીવેલેન્ટ સર્કિટમાં Vth કે જે 30V આ ઉપરાંત Rth કે જે 4 ઓહ્મ વિષેની ચર્ચા કરી હતી અને તેના અક્રોસ માં ટર્મિનલ a b હતું ત્યારબાદ તમે વેરીએબલ રેઝિસ્ટન્સ કે જ્યાં તમારે કરન્ટ ની કિંમત 6 ઓહ્મ તથા 36 ઓહ્મ માટે લોડ કરન્ટ ની કિંમત શોધવાની છે આમ તમને શું મળશે તો તમારે અહીં ફકત RL ની કિંમત મુકવાની રહેશે હવે જ્યારે RL બરાબર 6 ઓહ્મ થશે ત્યારે તમને IL મળશે જે બીજું કંઈ નથી પરંતુ તેમાં તમારે ફક્ત કિર્ચોફનો વોલ્ટેજ નો નિયમ લાગુ કરવાનો રહેશે અને તમને કરન્ટ IL ની કિંમત 3 એમ્પિયર મળશે આ જ રીતે જો RL 16 ઓહ્મ છે અને તમને કરન્ટ IL કે જે 1 હવે જ્યારે તમે RL ને 36 ઓહ્મથી બદલાવો છો ત્યારે તમને IL મળે છે જે બીજું કંઈ નથી પરંતુ તે 30 ભાગ્યા 40 છે જે 0 75 એમ્પિયર જેટલું થશે આમ આ રીતે તમને જે લાભ મળે છે તે એ છે કે તમે તેને આ ચોક્કસ સેગમેન્ટની ડાબી બાજુએ ટર્મિનલ a b ને રાખી શકો છો તમે લોડ રેઝિસ્ટન્સને અહીં જ રાખી અને જ્યારે જુદાં જુદાં લોડ રેઝિસ્ટન્સ આપવામાં આવે છે ત્યારે લોડ કરન્ટ ની કિંમત શોધી શકો છો આ રીતે જુદી જુદી લોડીંગ શરતોને આધારે લોડ કરન્ટ શોધી શકો છો આપણે સ્વતંત્ર વોલ્ટેજ અથવા તો કરન્ટ સોર્સ ને ધ્યાને થેવેનિન થીયરીમની શરૂઆત કરી હતી તે ચર્ચા ને અહીં અટકાવીશું હવે જ્યારે આપણી પાસે આશ્રિત વોલ્ટેજ અથવા આશ્રિત કરન્ટ સોર્સ સર્કિટમાં હશે તે કિસ્સાની ચર્ચા હવે પછીના સેશનમાં કરીશું અને આ કિસ્સામાં આપણે સર્કિંટનું એનાલીસીસ કઈ રીતે કરીશું તેની ચર્ચા પણ કરીશું